અગાઉ જ્યારે મેં સર્કિટ એનાલિસિસ સેટ કરવાનું છે અને તેને સોલ્વ કરીને આપણે બધા નોડ વોલ્ટેજ મેળવીએ છીએ તો પછી આપણે સંપૂર્ણ ઉકેલ કેવી રીતે મેળવી શકીએ તો ચાલો આપણે અમુક સર્કિટ માટે નોડલ ઈક્વેશનો લઈએ અને ઉદાહરણનો ઉપયોગ કરીએ જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કરીએ છીએ જે બે કરંટ સોર્સો અને પાંચ રઝિસ્ટર સાથે ત્રણ નોડ સર્કિટ છે અને આપણે આના માટે નોડલ ઈક્વેશનો જાણીએ છીએ તેથી તે G ટાઇમ્સ છે કે વોલ્ટેજનો વેક્ટર V એ સોર્સ I ના વેક્ટરની બરાબર છે અને વોલ્ટેજનો વેક્ટર V ત્રણ વેક્ટર V1 V2 V3 નો સમાવેશ થાય છે જ્યાં આ બધા રેફરન્સ નોડના સંદર્ભમાં નોડ 1 નોડ 2 અને નોડ 3ના વોલ્ટેજ છે આ તે છે જેને આપણે ઉકેલીએ છીએ જ્યારે આપણે મેટ્રિક્સને ઉલટાવીએ છીએ અને કરંટ સોર્સોના વેક્ટરનો ગુણાકાર કરીએ છીએ જે આ કિસ્સામાં આ વેક્ટર I1 0 I3 છે હવે આપણે શું ઉકેલવા માગીએ છીએ આપણે દરેક વોલ્ટેજ અને દરેક કરંટ માટે ઉકેલ લાવવા માગતા હતા પરંતુ આમ કરવાથી કામનો મહત્વનો ભાગ પહેલેથી જ પૂરો થઈ ગયો છે પછી અમારે માત્ર એ ઓળખવાનું છે કે દરેક કોમ્પોનન્ટ ક્યા નોડ્સ વચ્ચે જોડાયેલ છે કે કિર્ચોફના વોલ્ટેજ લૉના નજીવા ઉપયોગથી આપણને બધા વોલ્ટેજ મળશે અમને તમામ વોલ્ટેજ આપશે હું તે અહીં લખવા જઈ રહ્યો છું સૌ પ્રથમ આપણે દરેક એલિમેન્ટમાં વોલ્ટેજ લખીએ સમગ્ર I1 માં આપણે માત્ર એ નોંધવું પડશે કે I1 નોડ 1 અને 0 વચ્ચે જોડાયેલ છે તેથી સમગ્ર I1 માં વોલ્ટેજ V1 છે અને R11 નોડ 1 અને 0 વચ્ચે પણ જોડાયેલ છે તેથી R11 ની ઉપર વોલ્ટેજ V1 છે તેવી જ રીતે R22 ની ઉપર વોલ્ટેજ V2 છે R3 ની વચ્ચે 3 વોલ્ટેજ V3 છે અને I3 ની ઉપર વોલ્ટેજ V3 છે મારો મતલબ છે કે આ નજીવી લાગે છે પરંતુ આ તમામ બ્રાન્ચ વોલ્ટેજ શોધવાની માત્ર એક સિસ્ટેમેટિક રીત છે અને જે મોટી સર્કિટ ઉપર પણ એપ્લાય કરી શકાય છે અને પછી આ કોમ્પોનન્ટો માટે કે જે બે નોડ વચ્ચે જોડાયેલા છે જે રેફરન્સ નોડ છે તેની આજુબાજુનો વોલ્ટેજ બે નોડ વોલ્ટેજ V1 માઇનસ V2 વચ્ચેનો તફાવત હશે આ કિર્ચોફ વોલ્ટેજ લૉના નજીવો ઉપયોગ છે અને અહીં તે V2 માઇનસ V3 છે તેથી આપણે બધા બ્રાન્ચ વોલ્ટેજ સરળતાથી મેળવી શકીએ છીએ એકવાર આપણી પાસે નોડ વોલ્ટેજનું વેક્ટર હોય અને પછી આપણે બધા કરંટોની ગણતરી કરવી પડશે હવે આપણે કરંટ શોધવા માટે એલિમેન્ટના વોલ્ટેજ અને I V સંબંધોનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે ફરીથી આ બધા માટે તે કરીશું આ કેસ માટે તે નજીવું છે પરંતુ હું તમને જે કહી રહ્યો છું તે સર્કિટના સંપૂર્ણ ઉકેલને વ્યવસ્થિત રીતે જનરેટ કરવાની રીત છે તેથી જો તમે કરંટ I1 ને આ દિશામાં પેસિવ સાઇન કન્વેન્શન સાથે સુસંગત રાખો છો તો આ V1 ની નિશાની જોતાં આ કરંટ માઇનસ I1 હશે કારણ કે આ કરંટ સોર્સ છે અને R11 દ્વારા કરંટ V1 ગુણ્યા G11 હશે અને તેથી વધુ તેથી R22 દ્વારા પસાર થતો કરંટ V2 ગુણ્યા G22 હશે આ R22 દ્વારા કરંટ છે અને તેવી જ રીતે R33 બાય તે V3 ગુણ્યા G 3 3 હશે અને આ રઝિટર્સ દ્વારા R12 અને R23 છે તે V1 માઇનસ V2 ગુણ્યા G12 અને V2 માઇનસ V3 ગુણ્યા G23 તરીકે પણ એટલી જ સરળતાથી ગણતરી કરી શકાય છે તેથી આ રીતે આપણે સર્કિટનો સંપૂર્ણ ઉકેલ મેળવી શકીએ છીએ તેથી સારાંશમાં જ્યારે તમે સર્કિટમાં દરેક ઇલેક્ટ્રિકલ વેરિયેબલ માટે ઉકેલ લાવવા માંગતા હો ત્યારે તમે નોડલ એનાલિસિસ માટે G ગુણ્યા V બરાબર I ઈક્વેશનો સેટ કરો છો જ્યાં આ ઈન્ડિપેન્ડેન્ટ સોર્સોનો વેક્ટર છે આ કન્ડકટન્સ મેટ્રિક્સ છે અને આ અનનોન વેક્ટર છે જેમાં નોડ વોલ્ટેજનો સમાવેશ થાય છે અને તમે નોડ વોલ્ટેજ મેળવવા માટે આને સોલ્વ કરશો તેથી V એ આ મેટ્રિક્સ ગુણ્યા I નો વ્યસ્ત હશે હું આ ચોરસ કૌંસ બતાવી રહ્યો છું કે તે એક મેટ્રિક્સ છે પછી તમામ બ્રાન્ચ વોલ્ટેજ મેળવવા માટે નોડ વોલ્ટેજનો ઉપયોગ કરો અને અંતે તમામ બ્રાન્ચ કરંટો મેળવવા માટે એલિમેન્ટ I V સંબંધો અને નોડ વોલ્ટેજનો ઉપયોગ કરો તેથી આ પ્રક્રિયાના અંતે તમારી પાસે તમામ બ્રાન્ચ વોલ્ટેજ અને તમામ બ્રાન્ચ કરંટો હશે અલબત્ત સખત ભાગમાં આ બે સ્ટેપનો સમાવેશ થાય છે તેથી મેં તેના ઉપર ભાર મૂક્યો છે તેથી જ્યારે આપણે નોડલ એનાલિસિસ કહીએ છીએ એટલે કે નોડલ એનાલિસિસનો અર્થ શું છે જો કે તમામ બ્રાન્ચ વોલ્ટેજ અને બ્રાન્ચ કરંટ મેળવવા માટે તમારે આ પણ કરવાની જરૂર છે પરંતુ એકવાર તમે આ અનનોન વેક્ટર V માટે ઉકેલ લાવી લો આ સ્ટેપ તેના બદલે સરળ છે